તેથી આ ભાગ માં આપણે 2D એફઈએમ વિષે જોશું જે સામાન્ય રીતે આપણે જે 1D માં જોયું તેનું વિસ્તૃત રૂપ છે તેથી આ એક મહત્વનો ટુંકો પ્રવાહ છે જેમાંથી આપણે પસાર થવાનું છે અહીં આપણે સીધા વેક્ટર બતાવ્યું હતું બરાબર તેથી આપણે શું કરશું કે આપણે સીધાજ વેક્ટર છે તેના તરફ જોઈએ બરાબર તેથી ફક્ત તમારી યાદોને તાજી કરવા માટે કહું કે આપણે પડે કેવા પ્રકારના સ્કેલાર શેપ 1 2 3 અને P વચ્ચે થોડા બિંદુઓ આવેલા છે તેથી મેં તેને LiAreaP23Area123PLi0 કહ્યું છે ઉદાહરણ તરીકે Lixy તે રેખીય ફંક્શન તરીકે ફેરવાઈ જશે બરાબર તેથી ઉદાહરણ તરીકે આપણી પાસે aibixciy2 છે બરાબર આ તે છે જેને આપણે શેપ ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું તેથી આ નોડ ના આધારે છે અને આખરે તેની સાથે આપણે કહી શકીએ આપણે કહી શકીએ કે તે ક્ષેત્રની અંદર UxyU1L1xyU2L2xyU3L3xy ગમે ત્યાં હોઈ શકે બરાબર તેથી 2D નોડ આધારિત 2D છે તેથી તમે અંદર કોઈપણ કિંમત લઇ શકો હું તેને U1U2U3 ના રેખીય સંયોજન ના સ્વરૂપમાં લખી શકું છું અને આ રેખીય ફંક્શન છે તેથી હવે પ્રશ્ન એ છે કે હું આમાંથી કેવી રીતે વેક્ટર ફંક્શન છે તેનો અર્થ એ છે કે અવકાશમાં ગમે ત્યાં તેની પાસે પરિમાણ અને દિશા હશે બરાબર આ ફંક્શન થી વિપરીત L1L2L3 કે જેમાં ગમે તે બિંદુ એ પરિમાણ તરીકે સ્કેલાર ફંક્શન હશે બરાબર તેથી આ TkxylkLiLj LjLi છે K એ 1 2 3 કોઈ શકે બરાબર તેથી નોંધ લેશો કે જ્યાં વેક્ટર્સ લઈશ બરાબર તેથી તમે વધુ માહિતી મેળવો તે પહેલા તમે ક્યુ પ્રમાણ ઇચ્છો છો વિદ્યાર્થી સાહેબ ફક્ત રેખીય જયારે હું ગ્રેડિયન્ટ લઈશ ત્યારે તે ફક્ત રેખીય જ બનશે વિદ્યાર્થી તે છે ત્યાં પહેલા ક્રમમાં તેઓ 0 તરફ જશે અને ત્યારબાદ હું Li સાથે જ બાકી રહીશ બરાબર તેથી ફરીથી મારી પાસે ખુબજ સરસ ભૌમિતિક વિશેષતા હશે કારણ કે બધા પદો રદ થઇ ગયા છે અને તમે આ પદ સાથે બાકી રહ્યા છો તેથી Tklk42AkBkyCkDkx તેથી આ વેક્ટર શેપ ને વ્યાખ્યાયિત કરે છે તેથી તમારી પાસે T1T2T3 છે L એ ઉપર ની જેમ સમાન આવશે સમાન LI જે મેં નોડ ના કિસ્સામાં વ્યાખ્યાયિત કર્યું હતું તે હું અહીં વાપરીશ બરાબર હા હું તેને પછીની વસ્તુઓ બનાવવા માટે વાપરી રહ્યો છું તેથી અહીં નોંધ લીધા જેવી રસપ્રદ વાત એ છે કે X ના ઘટકોમાં ત્યાં x હશે નહિ y ના ઘટકોમાં y હશે નહિ આવી થઇ રહ્યું છે કારણ કે આ વસ્તુની રચના એવી રીતે કરવામાં આવી છે તમે જાણો છો X એ આધારિત પદ છે જે રદ કરાઈ છે બરાબર તેથી આવી રીતે સમીકરણ લખવાથી તમને એટલી બધી પ્રેરણા મળશે નહિ જેટલું તે ખરેખર દેખાય છે તેથી શા માટે તમે નોડ આધારીત સૂત્રીકરણ ના કિસ્સામાં બને છે જ્યાં તમને ખોટું પરિણામ મળે છે પરિણામ કે જે ભૌતિક દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવતું નથી પરંતુ જયારે તમે નોડ આધારિત તત્વો વાપરો છો ત્યારે દૂર થાય છે તેથી આવી રીતે આ બેઝીઝ હશે તેથી પરિમાણ અને દિશા છે બરાબર તેથી હું આ ત્રણ વેક્ટર પર અહીં T1 લઈએ તેથી યાદ રાખો કે આપણા માટે આ 1 આ 2 અને આ 3 હતા બરાબર તેથી જો હું ઉદાહરણ તરફ જોઇ તો T1 એ આ ઉદાહરણ માં સાચું છે તમે આકૃતિ પરથી તે તારવી શકો છો કે T1 ના ઘટકો એજ 2 3 સાથે તે કેવા દેખાય રહ્યા છે વિદ્યાર્થી તેથી એજ 2 3 સાથે T1 એ T1 ના ઘટકો છે કારણ કે 1 એ દિશા બદલી રહ્યો છે એક વખત તે જમણી બાજુ થી ચાલુ કરશે તો ત્યારબાદ તે ડાબી તરફ ઝૂલશે તેથી મારો અર્થ એ છે કે તે આ આકૃતિ પરથી નક્કી કરવું શક્ય નથી પરંતુ જો તમે ગણતરી કરશો અચળ એજ ના ઘટકો હોવાનું તરણ આપે છે તેથી T1 r2 3 નો મારો અર્થ શું છે વિદ્યાર્થી આખું વેક્ટર ક્ષેત્ર આખું વેક્ટર ક્ષેત્ર વિદ્યાર્થી તેથી હું આ આ આ આ બિંદુઓ પર મૂલ્યાંકન કરું છું અને અહીંના કોઈ પણ બિંદુ પર અને આ ડોટેડ વસ્તુ સાથેના બિંદુ પર કોઈ પણ ઘટકો લઈશ તો મને 1 મળશે વિદ્યાર્થી અંદર ના ફક્ત એજ સાથે T1 પર નું શું કહેવું છે તેથી આપણે એજ 1 2 અને 3 1 લઈશું તમે વિચારી કે આ કોના જેવું દેખાઈ રહ્યું છે વિદ્યાર્થી સામાન્ય સામાન્ય સાચું તે સ્પષ્ટ પણે સામાન્ય લાગે છે ત્યાં કોઈ સ્પર્શક ઘટક નથી બરાબર તેથી તમે વિચારો કે આવી વસ્તુ નો શું ફાયદો હોવો જોઈએ તેથી બીજી બે એજ ની સાથે T1 એ ક્ષેત્ર ના સ્પર્શક ના ઘટકો ને ભ્રામક બનવંતુ નથી તેથી T1 એ એજ 2 3 બરાબર અને ના ઉદાહરણ તરીકે અહીં ફક્ત એજ સાથે 0 હશે બરાબર તેથી અહીં ઉદાહરણ તરીકે મારે આને 1 3 ને બરાબર 0 લખવું જોઈએ r1 20 આ ઉપરની વસ્તુ વત્તા અથવા ઓછા 1 હોઈ શકે વિદ્યાર્થી હા સમજૂતી પ્રમાણે આપણે તેના વિશે કાળજી રાખવી પડશે તેથી જયારે હું આ કરી શકું છું તો હવે હું ક્ષેત્રને કોઈ પણ બિંદુની અંદર લખી શકું છું હવે હું તેને કેવી રીતે લખી શકીશ તેથી UxyU1T1xyU2T2xyU3T3xy રેખીય સંયોજન છે આ રીતે હું તેને લખવા જઈ રહ્યો છું તેથી આવું કરવાનો ફાયદો શું છે મારા માટે ક્ષેત્રના સ્પર્શક ઘટકો અજાણ્યા છે બરાબર જો હું કોઈ પણ 1 એજ મળશે તેથી હું ફક્ત તેને U1U2U3 સાથે ગુણીશ અને હવે તે આ પ્રશ્ન જેની મેં રચના કરી છે તેમાં મારા માટે અજાણ્યા છે મેં કહ્યું હતું કે હું વેક્ટર બનવાની જરૂર હતી તેથી હું ઈચ્છતો હતો કે વેક્ટર્સ U1U2U3 છે બરાબર આ કરવાથી તમને બીજો કોઈ ફાયદો દેખાઈ રહ્યો છે સંકેત એ છે કે એક કરતા વધારે તાત્વિ વિશે વિચારવું તેથી આ બધા બહાર 0 થશે તેથી એજ માટે કંઈક સામાન્ય છે આ વસ્તુનો સારો ગુણધર્મ શું છે સ્પર્શક ની સીમાઓની શરતોનું ધ્યાન રાખવું ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે અહીં 1 ત્રિકોણ છે અને એક ત્રિકોણ અહીં છે વિદ્યાર્થી સતત સાહેબ તેથી આપણે જાણીએ છીએ કે મેક્સવેલનું સાથે તત્વ 2 છે જો હું ચલ તરીકે U1 ને રાખું છું તો તે U1 એ તત્વ 1 માટે સામાન્ય થશે અને તત્વ 2 માટે પણ સામાન્ય થશે કારણ કે તે U1 ની કિંમત વહેંચાયેલી છે તે નોડ ને આધારિત 1D માં આપણે જે કર્યું હતું તેના જેવું છે નોડ ની રચના માટે થઈ કારણ કે જો તમને સરળતાથી સીમાઓની શરતો સંતુષ્ટ થતી મળી જાય તો તેનો ઉકેલ એ ખુબજ ચોક્કસ રીતે બંધાયેલ છે વિદ્યાર્થી પ્રશ્ન તેથી પ્રશ્ન એ છે કે જો મારી પાસે બે બાજુઓ અડીને છે તો તમે શું કહેશો વિધાર્થી ત્રિકોણ ત્રિકોણ ના તત્વો હશે તો આ બે તીર ની દિશાઓ વિશે સુ કહેવું છે તેથી તે ત્યારે આવશે જયારે તમે તેને અમલીકરણ કરશો આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ ચોક્કસ એજ માં જયારે હું સ્થાનિક થી વૈશ્વિક અને વૈશ્વિક થી સ્થાનિક તરફ જાવ છું ત્યારે ઘણો બધો સમય જાય છે આ બધુજ સુસંગત છે હકીકતમાં તે ઘણી બધી સંજ્ઞાઓની ભૂલો નો સ્ત્રોત છે તેથી આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપેલ એજ સાથે ક્ષેત્રની એક સુસંગત દિશા છે તેમાં એવું ના કહે કે 1 તત્વ આવી રીતે કહે છે અને બીજું તત્વ આવી રીતે કહે છે કારણ કે અજ્ઞાન U1 એ બંને માટે સામાન્ય છે અને ત્યાં ફક્ત ક્ષેત્ર તરફ અનન્ય દિશા છે બરાબર તેથી બધા શેપ ફંક્શન ક્ષેત્ર તરફ જોઈ રહ્યા છો જેને તમે તૈયાર કર્યું છે બરાબર તેથી જેવી રીતે મેં પહેલા પણ જણાવ્યું હતું કે આનો ફાયદો એ છે કે તમે ઉકેલ ને પ્રદર્શિત કરવામાં બહુ સારી ચોકસાઈ મેળવી શકો છો ઉદાહરણ તરીકે છુટા છવાયા પ્રશ્નો જે આપણે ઈન્ટિગ્રલ માં કર્યા હતા જ્યાં સૂત્રીકરણ અજ્ઞાત હતું ત્યાં Ez TM પોલરાઇઝેશન હતું તેને સમાન પ્રશ્ન અત્યારે હું ઉકેલવા માંગુ છું મારા અજ્ઞાત H બની શકે છે Hx Hy સપાટી ને આ વેક્ટર્સ ના સ્વરૂપ માં લખી શકાય છે તેથી મારે Ez સાથે કામ કરવું પડશે નહિ હું H સાથે કામ કરી શકીશ વિદ્યાર્થી જયારે હું 1 થી 2 તરફ સ્થળાંતર કરું છું વિદ્યાર્થી હા વિદ્યાર્થી ચાલો તે બાજુ પર 0 જોઈએ U ના સ્પર્શિય તત્વો T2અને T3 છે વિદ્યાર્થી જેમ કે જ્યારે ના જયારે તમે કહો છો કે હું નોડ 1 થી 2 કામ કરી રહ્યો છું ત્યારે અને હા કોઈપણ એજ લો અને તેની સાથે કામ કરો વિદ્યાર્થી હા ત્યાં સ્પર્શીય તત્વો સાથે ફક્ત એકજ વ્યક્તિ છે વિદ્યાર્થી હા આ હા બીજા બધા પાસે સામાન્ય ઘટક છે તેથી સ્પર્શીય ઘટક ફક્ત તે એક ઘટકદ્વારા આપેલ જ બનશે તેથી તેથી આ ફ્લ્યુડ મિકેનિક્સ સાથે અચળ ઘટક નો સ્પર્શક ભાગ નથી પરંતુ સામાન્ય વસ્તુ છે તેથી તેથી તે તેઓને સીમા પરના પ્રવાહને ટકાવી રાખવા માટે પરવાનગી આપે છે આપણા કિસ્સામાં આપણી પાસે પ્રવાહ નથી બરાબર તેથી હવે કોઈ પ્રશ્ન વિદ્યાર્થી તે છે આગળની સ્લાઈડ માં વિદ્યાર્થી હા ને કારણે શા માટે ત્યાં x ના ઘટકમાં x નથી અને y ના ઘટકમાં y નથી તે ફક્ત જ્યારે તમે બીજગણિત કરો ત્યારે બહાર આવે છે બરાબર હું અંતિમ સ્વરૂપ લખી રહ્યો છું પરંતુ આ ત્રિકોણ ની અંદર ai નો નાનો a નાનો b નાનો c તે બધા પાસે યામો છે તેથી તેઓ આ વ્યાખ્યા ને બનાવવા માં શામેલ થયા છે બરાબર તેથી તમે તે બધાને રદ કરી શકો છો તમારી પાસે આ ખૂબ જ સરળ સ્વરૂપ બાકી છે તે થોડું વિરુદ્ધ સાહજિક અને આશ્ચર્યજનક છે પરંતુ બીજગણિતમાં તેને લખવું એ એક સરળ સ્વાધ્યાય છે